હમણાં સુધી આ પાઠ્યક્રમમાં આપણે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ નો એક વ્યાપક પરિચય લીધો છે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ના મુખ્ય પ્રકાર અને તેમની અમુક વિગતો જોઈ છે પેટન્ટ ટ્રેડમાર્ક કૉપીરાઇટ્ અને ડિઝાઇન ની વિગતો જોઈ છે પછી વિશ્વવિદ્યાલયનું ઑંટરપ્રિનોરિયલ કાર્ય જોયું છે અને આપણે એ પણ જાણીએ છીએ કે ઑંટરપ્રિનોરિયલ કાર્ય વિશ્વવિદ્યાલયના સંશોધન કાર્યમાંથી ઉદભવે છે તથા સંશોધન કાર્ય પોતે ચીજવસ્તુઓ તથા સેવાઓમાં પરિવર્તિત થઈને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ દ્વારા સુરક્ષિત કરી શકાય છે ત્યાર પછી આપણે જોયું કે આવિષ્કારો ક્યાં શોધવા તથા આવિષ્કાર નું પેટન્ટિંગ કરાવવું કે નહીં તેની માટેનું ઑડિટ અર્થાત તપાસણી કઈ રીતે કરવી જેને આપણે પેટન્ટેબિલિટી સર્ચ કહીએ છીએ તથા અંતમાં આપણે આઇ પી કેન્દ્રની ભૂમિકા પર થોડી ચર્ચા કરી હવે આ લેક્ચરમાં આપણે આઇ પી સેન્ટર અર્થાત આઇ પી કેન્દ્ર કઈ રીતે ઉભા કરવા તે જોઈશું કોઇ શૈક્ષણિક સંસ્થા જેમકે વિશ્વવિદ્યાલય અથવા કોલેજ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી સેન્ટર અથવા આઇ પી સેન્ટર ઉભા કરવાની પ્રક્રિયાને કઈ રીતે જુએ છે હવે આપણે જે પહેલો પ્રશ્ન પૂછવાનો થાય છે તે છે કે શું વિશ્વવિદ્યાલયો ને આઇ પી સેન્ટર ની જરૂર હોય છે તેમને આઇ પી સેન્ટર ની જરૂર કેમ હોય છે ઉત્તર સ્પષ્ટ છે કારણ કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી સંશોધનના પરિણામને સુરક્ષિત કરી શકે છે અને સંશોધન વિશ્વવિદ્યાલયનું મુખ્ય કાર્ય હોવાથી સંશોધનના પરિણામોનું આઇ પી દ્વારા સંરક્ષણ થઈ શકે છે અને તેથી જ આઇ પી નું સંચાલન કરવાની જરૂર પડે છે આ રીતે સંશોધનના પરિણા નું સંચાલન કરવા માટે જેમનું બજારીકરણ પણ થઈ શકે છે આઇ પી સેન્ટર ની જરૂર પડે છે તેથી પહેલું પાસું છે કે કારણકે વિશ્વવિદ્યાલય સંશોધન કરે છે તે સંશોધનના પરિણામો અથવા ઉત્પાદનનું બજારની દ્રષ્ટિથી મૂલ્ય હોઈ શકે અને તેને ઓળખીને સંચાલિત કરવા માટે આઇ પી સેન્ટર ની જરૂર પડે છે બીજું કારણ છે ક્રમાંકન આપણને એન આઇ આર એફ ને એ આર આઇ આઇ એ ક્રમાંકન વિશે ખબર છે આ બે માળખા દ્વારા બે પ્રકારના ક્રમાંકન થાય છે જેમાં પેટન્ટિંગ અને પેન્ટનું બજારીકરણ કઈ રીતે કરવામાં આવી રહ્યું છે તે ચોક્કસપણે ધ્યાનમાં લેવામાં આવે છે ત્રીજું કારણ છે નિયામકો તથા નિયમો યુ જી સી એ આઇ સી ટી ઈ તથા નૅક દ્વારા ઘણી રીતે કહેવામાં આવ્યું છે કે આઇ પી સેન્ટર ઉભા કરવાની પેટન્ટ દાખલ કરવાની તથા તેમનું બજારીકરણ કરવાની આવશ્યકતા છે સૌથી વધારે કરીને તે સંસ્થાની આંતરિક આવશ્યકતા છે જો આઇ પી સેન્ટર ઉભા કરવામાં આવે તો તે નફાના કેન્દ્ર બની શકે અને જ્યારે તે નફાના કેન્દ્ર બને ત્યારે તે વિશ્વવિદ્યાલય માટે આવક ઊભી કરે યુનાઇટેડ સ્ટેટ્સમાં અમુક ઉદાહરણ છે જ્યાં આઇ પી સેન્ટર દ્વારા પેટન્ટ ઓળખાયા હોવાને લીધે કરોડો ડોલર ની આવક ઊભી થઈ તો ચાલો આપણે પહેલા એન આઇ આર એફ ને જોઈએ એન આઇ આર એફ એટલે નેશનલ ઇન્સ્ટિટયૂટ રૅંકિંગ ફ્રેમવર્ક આ માપદંડો અથવા ધોરણોનો સંક્ષેપ છે જેમાં ક્રમાંકનના ધોરણ તથા ધોરણના વેટેજ વર્ષ 2017 માટે આપેલા છે તમને જોવા મળશે કે સંશોધન તથા વ્યવસાયિક પ્રથાને વેટેજ આપવામાં આવ્યું છે જો તમે સંશોધન તથા વ્યવસાયિક પ્રથાના ૫ ધોરણને સાથે જુઓ તો તમને ખ્યાલ આવશે કે વેટેજ નો ઘણો મોટો ભાગ તેમની વચ્ચે વહેંચાયેલો છે હવે સંશોધન તથા વ્યવસાયિક પ્રથામાં તમે જોશો કે આઈ પી આર અને પેટન્ટ મેળવેલા દાખલ થયેલા તથા લાઇસન્સ કરાવેલા તેમના થકી ગુણ મળતા હોય છે હવે આનો અર્થ એવો નથી કે આ એક જ ભાગ છે જેના થકી ગુણ પ્રાપ્ત થાય છે કે આ એક જ ભાગ છે જે સારા ક્રમાંકન માટે મહત્વ ધરાવે છે પણ તમે જોશો કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પરિસ્થિતિને બદલવા માં કયુમ્યુલટિવ ભૂમિકા ભજવે છે જેનાથી તેમની અસર બાકીના ધોરણો પર પણ થાય છે દાખલા તરીકે તમે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પર એક નવો કોર્સ અર્થાત અભ્યાસક્રમ ચાલુ કરી શકો છો તેની એવી અસર થાય કે તમારા વિદ્યાર્થીઓની ઇમ્પ્લોયાબીલિટી અર્થાત રોજગાર યોગ્યતા સુધરે જેથી તેમને બજારમાં નોકરી મળી શકે અને આ પાસું તમારા ક્રમાંકન પર અસર કરી શકે છે તમે આઇ પી સેન્ટર ઉભા કરી શકો છો અને આઇ પી સેન્ટર આવિષ્કારનું બજારીકરણ કરવાના સ્રોત બની શકે છે અને આવિષ્કારનું બજારીકરણ થાય એટલે સંશોધન માટેની આવક વધે અને સંશોધન માટેની આવક વધવાથી તમે અમુક બીજા ધોરણનો ને પણ સંતોષી લો તેથી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ઉભા કરવાની અસર આઈ પી આર અને પેટન્ટ મેળવવા દાખલ થવા અને લાઇસન્સ થવાના વિષય કરતા ઘણી આગળ જાય છે તેની અસર આનાથી ઘણી આગળ સુધી થાય છે હવે ક્રમાંકનું બીજું માળખું છે અટલ રૅંકિંગ ઑફ ઇન્સ્ટિટયૂટ્સ ઑન ઈનોવેશન અચીવમેન્ટ્સ ફરી મુખ્ય પરિબળોમાં સમાવેશ થાય છે વિચારની કેળવણી તથા નવીનીકરણ માટે સહયોગ જાગરૂકતા અને પ્રોત્સાહનનો તેથી તમે કેટલી કાર્યશાળાઓ ચલાવો છો તમારી પાસે કેટલી ઓપન ફોરમ છે તમે વિચારો ને કઈ રીતે ભેગા કરો છો તેમની મૌલિકતા તપાસો છો તથા પરીક્ષણ કરો છો આ બધી વસ્તુની અસર એ આર આઇ આઇ એ ફ્રેમવર્ક હેઠળ કરેલા ક્રમાંકન પર થશે ઑંટરપ્રિનોરિયલ વિકાસને પ્રોત્સાહન અને આધાર આપવા જો એવા આઇ પી સેન્ટર હોય જે સંશોધનની ટીમને ઘણા પેટન્ટ દાખલ કરવામાં મદદ કરે જેથી સંશોધનની ટીમને લાગે કે તેઓ એક કંપનીને ઇન્ક્યુબેટ્ કરી શકશે તથા તે કંપનીને સેપરેટ એન્ટિટી અર્થાત સ્વતંત્ર બનાવી શકશે તો આને જ ઑંટરપ્રિનોરિયલ વિકાસ માટે પ્રોત્સાહન અને આધાર આપવામાં આવ્યા છે એવું કહેવાશે અને અંતે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ નિર્માણ કરવું ટેકનોલોજી ટ્રાન્સફર તથા બજારીકરણ આ બધા પોતાની રીતે એવા સૂચક છે જેમને ધ્યાનમાં લેવામાં આવશે હવે આઇ પી સેન્ટર એટલે શું આઇ પી સેન્ટર ઘણા નામોથી ઓળખાય છે તેને આઇ પી સેન્ટર કહેવાય છે અમુક જગ્યાઓ પર આઇ પી એમ સેલ કહેવામાં આવે છે તથા પશ્ચિમમાં ટેકનોલોજી ટ્રાન્સફરના કાર્યાલય અથવા ટેકનોલોજી લાઇસન્સિંગ કાર્યાલય પણ કહેવામાં આવે છે હવે મોટા ભાગે તે બધા એક જ પ્રકારનું કામ કરે છે અને આઇ પી સેન્ટર ને આપણે તેના કામ દ્વારા ઓળખીએ છે તેથી તમે એને કોઈ પણ નામ આપો પણ જો તે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી નું સંચાલન કરતા સેન્ટર માટેની ન્યૂનતમ જરૂરિયાતો સંતોષી શકતું હોય અથવા એ પ્રાથમિક કાર્યો કરી શકતું હોય અને આ પ્રમાણે જો સક્ષમ ગણાય તો તેને આપણે આઇ પી સેન્ટર અથવા આઇ પી એમ સેલ કહી શકાય એટલે સંક્ષિપ્તમા એવું કેન્દ્ર અથવા કાર્યાલય છે જે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી મૅનિજ્મન્ટનું સંચાલન કરે છે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી મૅનિજ્મન્ટ ની પરિભાષા વ્યાપક છે એની અંદર ઘણી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે જેવી રીતે કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીને ઓળખવું તેનું નિરીક્ષણ કરવું તથા તેને સુરક્ષિત કરવું અને જાળવવું હવે આપણે આઇ પી સેન્ટર ના આ કાર્યોને વધુ વિગતવાર રીતે જઈશું પણ એક વ્યાપક ખ્યાલ તમને આવી ગયો હશે કે આઇ પી વિશે જાગરૂકતા ઉભી કરવાનું તથા લોકોને તેની વિશે સુશિક્ષિત કરવાનું કામ વિશ્વવિદ્યાલય પહેલીથી કરી જ રહ્યા છે તે કોઈ વિશેષજ્ઞને વક્તા તરીકે બોલાવી શકે કાર્યશાળાઓ ચલાવી શકે વિશ્વવિદ્યાલયમાં જાગરૂકતા ફેલાવવા માટે કોઈ પગલું ઉપાડી શકે અને આ બધા કામ વિશ્વવિદ્યાલયોમાં અત્યારે પણ થઈ રહ્યા છે ભલે વિશ્વવિદ્યાલયમાં આઇ પી સેન્ટર હોય કે નહીં પેટન્ટ સર્ચ નું નિરીક્ષણ કે જેને આપણે આઇ પી ઇન્ટેલિજન્સ તરીકે ઓળખીએ છીએ તે ફક્ત આઇ પી સેન્ટર દ્વારા જ કરવામાં આવી શકે અહીંયા તમે જોશો કે આઇ પી ના નિરીક્ષણનો ભાગ અથવા આઇ પી ઇન્ટેલિજન્સ એવી વાતો છે જે કોઈ બીજાને સોંપી નથી શકાતી કોઈ ત્રીજો પક્ષ આવી ને તમારી માટે તે કરી ન શકે તેથી આ એક સૌથી મહત્વનો ભાગ છે જ્યાં સંસ્થામાં આઇ પી સેન્ટર ની આવશ્યકતા ઊભી થાય છે જેથી આ બીજો ભાગ એટલે કે આઇ પી નું નિરીક્ષણ અથવા જેને આપણે આઇ પી ઇન્ટેલિજન્સ કહીએ છીએ તે પણ સચવાઈ જાય આઇ પી ની નોંધણી એકવાર આઇ પી ઓળખાયા પછી સંસ્થા નિર્ણય લે છે કે તેની માટે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી હેઠળ સુરક્ષાની અરજી કરવી કે નહીં અને ત્યાર પછી તેની માટે પગલાં ઉપાડવા પડે છે આ કામ સામાન્ય રીતે ત્રીજા પક્ષ દ્વારા અર્થાત બાહ્ય સર્વિસ પ્રોવાઈડરો ને ભેગા કરીને કરવામાં આવે છે એવા પણ કિસ્સા જોવા મળે છે જ્યાં વિશ્વવિદ્યાલય તેને સ્વતંત્ર રીતે દાખલ કરે છે પણ તેની માટે અલગ જાતની વ્યવસ્થા તથા અલગ પ્રકારના પ્રોફેશનલોની જરૂર પડે તેની માટે વિશ્વવિદ્યાલય ની અંદર જ પેટન્ટ એજન્ટ હોવો જોઈએ જે આ કામ કરી શકે તથા એક વાર આઇ પી ની નોંધણી થઇ ગયા પછી તેનું નવીકરણ કરાવવું પડે અમલીકરણ કરવું પડે અને લાઇસન્સિંગ કરાવ્યા બાદ બજારીકરણ કરીને તેમાંથી આવક ઊભી કરવી પડે આ રીતે જો આઇ પી સેન્ટર ના કાર્યોનું વર્ગીકરણ કરવાનું હોય તો તે આ પ્રમાણે થશે આઇ પી ને ઓળખવું આઇ પી નું નિરીક્ષણ કરવું જેને આપણે આઇ પી ઇન્ટેલિજન્સ કહીએ છીએ આઇ પી ને સુરક્ષિત કરવું તથા આઇ પી ની જાળવણી કરવી હવે જો તમે આ બધા કાર્ય કરી શકો અથવા જો આ કાર્યો પહેલાથી જ તમારી સંસ્થામાં સારી પેઠે થઈ રહ્યા હોય તો શક્યતા છે કે તમારી પાસે પહેલાથી જ આઇ પી સેન્ટર હોય અથવા કોઈ ત્રીજો પક્ષ હોય જે આ સેવાઓ આપી રહ્યો હોય જે આઇ પી સેન્ટર ના કાર્ય તરીકે ઉત્તીર્ણ થાય ચાલો આપણે પહેલું કાર્ય લઈએ જે છે આઇ પી નું શિક્ષણ આ એવું કાર્ય છે જે આઇ પી સેન્ટર એ પાર પાડવાનું હોય છે આઇ પી શિક્ષણનો અર્થ થઈ શકે જાગરૂકતા જાગરૂકતા નો અર્થ આઈ પી આર વિશેની શંકાઓનું નિરાકરણ થઈ શકે જે ઘણા આઇ પી સેન્ટર કરતા હોય છે કારણ કે આઇ પી સેન્ટર માં વિશેષજ્ઞો હોય છે તેથી લોકો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ને લગતી તેમની શંકાઓ જે વિશિષ્ટ સ્વરૂપે તેમના કામ સાથે જોડાયેલી હોય તે લઈને તેમની પાસે આવતા હોય છે જાગરૂકતા ના ભાગરૂપે આઇ પી સેન્ટર એક ફૉરમ ચાલુ કરી શકે જ્યાં વિચારો અને માહિતીની આપ લે થઈ શકે શિક્ષણના ભાગ ની વાત કરીએ તો તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે પહેલો ભાગમાં સમાવેશ થશે આઇ પી ને લગતા બુનિયાદી શિક્ષણ નો આઇ પી ના અલગ અલગ પ્રકાર તથા તેમને જુદા કઈ રીતે પાડવા અને ઓળખવા તે મોટાભાગે અભ્યાસક્રમના પહેલા બે અઠવાડિયામાં કરાવવામાં આવશે આઇ પી ના સામાન્ય પ્રકારોને ઓળખવા તેમની સાથે પરિચિત થવું અને વિવિધ ડોમેન અર્થાત જ્ઞાનના ક્ષેત્રો સાથે પરિચિત થવું કારણકે આઇ પી નો સ્વભાવ જ પરિવર્તનશીલ છે તથા હંમેશા બદલાતો રહે છે ટેકનોલોજી મા થતા વિકાસ દ્વારા જેનાથી ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માં ઉમેર તથા ફેરફાર થતા હોય છે તેથી આઇ પી ના પાયાના શિક્ષણ સિવાય તેનું પ્રશિક્ષણ અવિરત રીતે થવાની પણ જરૂર છે સતત ચાલુ શિક્ષણ એ આઇ પી ની વિશિષ્ટતા છે જેને બીજા ક્ષેત્રોમાં નહીં જોવા મળે ઉપરાંત નવી ગતિવિધિઓ પર નજર રાખવા માટે તથા ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા માટે આઇ પી સેન્ટર દ્વારા અવિરત શિક્ષણમાં ભાગ લેવું જરૂરી છે હવે આઇ પી શિક્ષણનો ત્રીજો ભાગ છે અદ્યતન આઇ પી શિક્ષણ આ કદાચ આઇ પી સેન્ટર ન આપી શકે પણ તે વિશ્વવિદ્યાલયની વ્યવસ્થામાં અર્થપૂર્ણ છે અદ્યતન આઇ પી શિક્ષણનો ભાગ કારકિર્દીના વિષયને તથા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે સંબંધિત ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ના વિષય નું ધ્યાન રાખી શકે એટલે જો કોઈને આઇ પી પ્રોફેશનલ બનવું હોય અથવા તો માન્યતા ધરાવનાર પેટન્ટ એજન્ટ બનવું હોય તો તેમને આઇ પી ના વિષયમાં અદ્યતન શિક્ષણ લેવાની જરૂર પડશે આ પ્રકારે આપણે આઇ પી શિક્ષણ ને ત્રણ સ્તર પર જોઈ શકીએ પ્રથમ સ્તર છે બુનિયાદી શિક્ષણ જે આ પ્રકારનો ઑનલાઇન અભ્યાસક્રમ કરી શકે છે બીજું સ્તર છે અવિરત શિક્ષણ જેની માટે સ્ટેકહોલ્ડર સાથે અમુક જાતનો સંપર્ક ચાલુ રહેવું જરૂરી છે કારણ કે જેમ જેમ નવી વસ્તુઓ આવે છે તેમ તેના પર ચિંતન કરવું પડે છે તથા લોકોને તેના વિશે તાલીમ તથા શિક્ષણ આપવા પડે છે ત્યાર પછી ત્રીજું સ્તર છે અધ્યતન અભ્યાસક્રમ જે એવા લોકો માટે હોય છે જેમને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ના ક્ષેત્રમાં કારકિર્દી ઉભી કરવી હોય છે તેથી આઇ પી સેન્ટર ફક્ત જાગરૂકતાના મુદ્દા પર કામ નથી કરતું પણ આઇ પી શિક્ષણના વિષયનુ પણ ધ્યાન રાખે છે બીજું કાર્ય આઇ પી ઇન્ટેલિજન્સ ના વિષયમાં છે જેની પર તમારે ચોકસાઈથી ધ્યાન આપવું પડશે કારણકે આઇ પી ઇન્ટેલિજન્સ એવી વસ્તુ છે જે કોઈ બીજાને સોંપવું બહુ અઘરું છે તથા વ્યવસ્થા ની અંદર એવા ત્રીજા પક્ષોને લાવવું જે આ આ પ્રકારે ઇન્ટેલિજન્સ ઊભું કરી શકે તે પણ ઘણું અઘરું કામ છે તેથી આ ઇન્ટેલિજન્સની પ્રકૃતિના કારણે જ તેની પર કામ અવિરત ચાલુ રાખવું પડે છે ફક્ત કોઈ વિશેષજ્ઞ ને આમંત્રિત કરવાથી અથવા કાર્યશાળા ચલાવવાથી આઇ પી સેન્ટર નું આ કામ સચવાતું નથી પહેલા તે સર્ચના પરિણામોને બજારની દ્રષ્ટિથી કરેલા મૂલ્યાંકન સાથે જોડી શકે છે હવે સંશોધન ના પરિણામ તમારી સંસ્થાની વિવિધ દિશાઓમાંથી આવી શકે છે તે કોઈ રિસર્ચ પ્રોજેક્ટ માંથી ઉભા થઇ શકે છે કોઈ કન્સલ્ટન્સી પ્રોજેક્ટ માંથી આવી શકે છે અથવા ઉદ્યોગ ક્ષેત્રના કોઈ ગ્રાહક તથા વિશ્વવિદ્યાલય વચ્ચેના સંપર્ક માંથી ઉભા થઇ શકે છે આ પ્રકારે એ વિવિધ દિશાઓમાંથી આવી શકે છે અને તેમને પારખીને તેમના બજાર સંબંધિત મૂલ્યને ચકાસવાનું કામ વિશ્વવિદ્યાલયે કરવાનું હોય છે મોટાભાગે વિશ્વવિદ્યાલય પાસે ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ હશે જેને ભરીને આપવાનું હોય છે જેથી જો વિશ્વવિદ્યાલયમાં આઇ પી સેન્ટર હોય તો ઇન્વેન્શન ડિસ્ક્લોઝર ફોર્મ ની આંતરિક તપાસ થઈ શકે પણ જો આઇ પી સેન્ટર ન હોય તો આ કામ પણ બહારના સર્વિસ પ્રોવાઇડર ને સોંપવામાં આવે છે આઇ પી પ્રકાશનોમાં પણ મળી શકે છે જો તે પહેલા પ્રકાશિત થઈ ગયું હોય તો તેનું પેટન્ટ દાખલ કરવું અઘરું છે જે આપણે આગળ નવીનતા ની જરૂરિયાત અને પેટન્ટ કાનૂન ના વિષયમાં જોઈ ચૂક્યા છે છતાં પ્રકાશનો આઇ પી ને શોધવા તથા તપાસવા માટે ના સ્રોત બની શકે છે તેથી જો કોઈ સંસ્થા પાસે નિયમિત રીતે થનારા પ્રકાશનોની લાંબી યાદી હોય તથા જો પ્રાધ્યાપકો ને પહેલાથી જણાવી દેવામાં આવે છે કે પ્રકાશન કરતા પહેલા તેમણે તપાસ કરાવવી પડશે કે શું તેમના પ્રકાશનમાં એવું કઈ છે જેનું પેટન્ટ મેળવી શકાય તો તેનાથી એવું વાતાવરણ નિર્માણ થશે જ્યાં પ્રકાશિત થતા પહેલા પ્રકાશનો ની પણ આઇ પી ની દ્રષ્ટિ થી તપાસ કરવામાંઆવતી હોય આ પ્રકારે આઇ પી ઇન્ટેલિજન્સ નો પહેલો ભાગ છે સંશોધનના પરિણામોને બજારની દ્રષ્ટિ સાથે જોડવું બીજો ભાગ છે ડિસ્ક્લોઝર ની બજારીકરણ ની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું એટલે જ્યારે પણ કોઈ પ્રાધ્યાપક અથવા સંશોધનની ટીમ એક ડિસ્ક્લોઝર કરે છે ત્યારે આઇ પી સેન્ટર નું કામ છે એક વેપારની યુક્તિ બનાવીને આવિષ્કાર ના બજારીકરણની કેટલી સંભાવના છે તે જોવું તેથી મૂલ્યાંકન એક એવી વસ્તુ છે જે સંશોધનના લાભ ઉઠાવતા પહેલા અથવા સંશોધનના પરિણામના લાભ ઉઠાવતા પહેલા કરવી પડે છે મૂલ્યાંકન એટલે આવિષ્કારમા બજારમાં દાખલ થવાની કેટલી ક્ષમતા અથવા સંભાવના છે તેને જોવું આને વિવિધ રીતે કરી શકાય છે પહેલી રીત છે કે તમે બજારમાં ઉપસ્થિત પક્ષોને જુઓ ચોક્કસ જાત ની સમસ્યા માટે સેવા આપનારા સર્વિસ પ્રોવાઇડર ને જુઓ કયા વિકલ્પો પ્રાપ્ત છે તે જુઓ નકલ કેટલી સહેલાઈથી કરી શકાય છે તે જુઓ તથા વિકલ્પોને સમાવી લેવાની ક્ષમતા જુઓ હવે જ્યારે તમે આ બધા પરિબળોને જુઓ ત્યારે તમે નિર્ધારિત કરી શકો છો કે કોઈ આવિષ્કાર જ્યારે બજારમાં દાખલ થશે તો તેની સફળ થવાની કેટલી સંભાવના છે અર્થાત બજારમાં સફળ થવાની તેનામાં કેટલી ક્ષમતા છે ફરી આ ફક્ત એક આકલન અથવા ગણતરી છે પણ આ ગણતરી કરવું જરૂરી છે જેથી તમને ખ્યાલ આવે કે તમે શેમાં તમારા પૈસા નાખી રહ્યા છો કારણકે પેટન્ટિંગ અત્યંત ખર્ચાળ પ્રક્રિયા છે જેમાં ઘણી જાતની સાધનસામગ્રી તથા સમય નાખવા પડે છે તથા જ્યાં સુધી પેટન્ટ માન્ય થાય ત્યાં સુધી નવી સમય મર્યાદાઓ ને જોતા ત્રણથી પાંચ વર્ષનો સમય લાગી શકે છે અને પેટન્ટ માન્ય થયા પછી જ કોઈ વસ્તુનું પૂર્ણપણે બજારી કરણ કરી શકાય છે તેથી વ્યવસ્થા જે રીતે ગોઠવાયેલી છે તેના કારણે એ જરૂરી છે કે વિશ્વવિદ્યાલય વેપાર માટે ની યોજના ઉભી કરે આ યોજના કોઇપણ વેપાર યોજના જેવી હોય છે જેમાં રોકાણ થશે અને તેનું વળતર મળશે એ દૃષ્ટિથી ગણતરી કરવામાં આવે છે તેથી પેટન્ટની અરજી દાખલ કરતા પહેલા આઇ પી સેન્ટર એ એક વેપાર યોજના જોવી અથવા બનાવવી પડશે એ જાણવા માટે કે તે આવિષ્કારની બજારમાં સફળ થવાની ક્ષમતા કેટલી છે તે ભારતમાં સ્થિત છે કે વિદેશમાં કારણ કે જો તે વિદેશમાં હોય તો તેની માટે ફોરેન પેટન્ટ ની અરજી દાખલ કરવી પડશે જેને આપણે પી સી ટી માર્ગ અથવા કન્વેન્શન રુટ તરીકે ઓળખીએ છીએ જેના લીધે ફરી બજારીકરણ થતાં પહેલા કરવાના રોકાણ ની કિંમત વધી જાય છે વેપાર યોજના બનાવવા માટે આ બધા પરિબળોનું ધ્યાન રાખવું પડશે કે વસ્તુ શું છે ટેકનોલોજી કેટલી મુલ્યવાન છે ટેકનોલોજીને બજાર સુધી લાવવા માટે કેટલું રોકાણ કરવું પડશે તથા આવિષ્કારને પેટન્ટ દ્વારા સુરક્ષિત રાખવા માટે કેટલો ખર્ચ કરવો પડશે આ પ્રકારે આ એક ખર્ચ વળતરનું વિશ્લેષણ હોય છે જેમાં એ જોવામાં આવે છે કે જેટલા પૈસા રોકાયા છે તેનું વળતર મળશે કે નહીં હવે અમુક કિસ્સાઓ હોઈ શકે જ્યાં વિશ્વવિદ્યાલય અને સંસ્થાઓ ખર્ચ વળતર નું વિશ્લેષણ નહીં કરે કારણ કે ત્યાં પ્રથા હોય છે બધા પેટન્ટનો એક પૉર્ટફોલિઓ બનાવવાની જો તમે બધા પેટન્ટનો પૉર્ટફોલિઓ દાખલ કર્યો હોય તો તે એવી ભાવના ઉભી કરે છે કે તમે આખા પૉર્ટફોલિઓ નું સાથે બજારીકરણ કરી શકશો અને જે વધારે સફળ અથવા બજારમાં મૂલ્યવાન પુરવાર થશે તેમના થકી જે બજારની દૃષ્ટિથી એટલા મૂલ્યવાન નથી તેવા પેટન્ટ નું પણ વેચાણ કરી શકાય આ પ્રકારે પૉર્ટફોલિઓ વેચવાથી જોખમ ઓછું કરી શકાય છે વિદ્યાલય અને સંસ્થાઓ એવો નિર્ણય લઈ શકે છે કે એક સફળ પેટન્ટ એટલી આવક ઉભી કરશે કે તેનાથી બાકીના પૅટન્ટ નો ખર્ચ જેમનું બજારી કરણ નથી થયું તે સબસીડાઈઝ કરી દેવામાં આવશે આ પ્રકારે તમારી પાસે બે વિકલ્પ હોય છે એ છે કે તમારે પેટન્ટની અરજી કરતા પહેલા કોઈક સ્તર પર કોઈ એક જાતનું બજારની દૃષ્ટિથી મૂલ્યાંકન કરવું પડશે કારણ કે આ એક ઉભા ચઢાણ જવું છે એકવાર તમે પેટન્ટિંગ માં પૈસા નાખવાનું ચાલુ કરો પછી તેનો ખર્ચ વધતો જશે ફોજદારી અર્થાત કાનૂની કાર્યવાહી માટે નોંધણી માટે તથા નોંધણી પછી નવીકરણ થી તેને જાળવવા માટે જેની માટે નવીકરણ નો શુલ્ક આપવો પડે છે તેથી આવશ્યક અવકાશ તથા ખર્ચ વિશે તાગ મેળવવો તેને જ આપણે વેપારની યોજના કહીએ છીએ તેથી આવિષ્કારની બજારમાં સફળ થવાની ક્ષમતા પર આધારિત પેટન્ટ ની અરજી દાખલ કરવાનો નિર્ણય લેતા પહેલા વેપાર યોજના બનાવવું જરૂરી છે આઇ પી ઇન્ટેલિજન્સ ને લગતુ ત્રીજું કાર્ય જે એક આઇ પી સેન્ટર કરી શકે છે તે છે આઇ પી ને સુરક્ષિત કરવું કે નહીં તેની પર નિર્ણય લેવો એવા ઘણા કિસ્સા હોઈ શકે જ્યાં ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ નું આઇ પી દ્વારા સંરક્ષણ કરવું જરૂરી નથી હોતું ઉપરાંત કયા જાતનું આઇ પી મેળવવું તે નાના ગાળા નું હોવું જોઈએ કે લાંબા ગાળાનું આનો નિર્ણય આઇ પી સેન્ટર દ્વારા લેવામાં આવે છે આ નિર્ણયમાં એક કમિટી આઇ પી સેન્ટર ની મદદ કરે છે પણ તેની પર આપણે પછી વાત કરીશું હમણાં એટલું સમજવું જરૂરી છે કે આઇ પી દ્વારા સુરક્ષિત કરવાની જરૂર છે કે નહીં તેનો નિર્ણય આઇ પી સેન્ટર દ્વારા લેવામાં આવે છે કેમકે વિશ્વવિદ્યાલય પાસે પ્રકાશન કરવાનો વિકલ્પ હંમેશા ઉપલબ્ધ હોય છે તેથી જો એવો નિર્ણય લેવામાં આવે કે સંશોધનના પરિણામને આઇ પી દ્વારા સુરક્ષિત નહીં કરવામાં આવે તો પણ તેનું પ્રકાશન કરીને તેની માટે શ્રેય મેળવી શકાય છે આ પરિસ્થિતિમાં પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ જેને આપણે પાછલા અઠવાડિયાના લેક્ચરમાં જોઈ ચૂક્યા છે તે પ્રાસંગિક બનશે દરેક વસ્તુનું પ્રગલ્ભ પૃથક્કરણ કરવું શક્ય નથી હોતું તથા સર્ચ પણ એવી વસ્તુ છે જે સાધારણ પદ્ધતિથી થઇ શકે અથવા વિગતવાર પણ કરી શકાય આથી પેટન્ટ માટે અરજી દાખલ કરવી કે નહીં તેનો નિર્ણય લેવા માટે પેટન્ટેબિલિટી સર્ચ રિપોર્ટ અગત્યનો છે ચોથો બિંદુ છે કે આઇ પી સેન્ટર આઇ પી ઇન્ટેલિજન્સ ના ભાગરૂપે માર્કેટ રિસર્ચ કરશે માર્કેટ રિસર્ચ નો અર્થ થાય કે સતત ઉદ્યોગ જગતના અથવા વેપાર જગતના પક્ષો ની શોધમાં રહેવું અને જાણવું કે તેમને કઇ જાતની ટેકનોલોજી માં રસ પડશે જેથી તે લોકો તેને લગતા સંશોધનના પરિણામો ખરીદીને તેનું બજારીકરણ કરશે હવે આ વસ્તુ તે પક્ષો સાથે સ્વતંત્ર રીતે નિગોશિએશન અર્થાત વાટાઘાટ કરીને પણ થઈ શકે છે આમાં રસ હોય તેવા પક્ષોને ઓળખવું આઇ પી સેન્ટર નું કામ બની શકે છે અને તેમની સાથે વાટાઘાટ કરવાનું કામ કન્સલ્ટન્સી અથવા અન્ય પ્રકારના પ્રોજેક્ટ જે વિશ્વવિદ્યાલયમાં પહેલાથી હોય તેમના થકી પણ કરી શકાય છે